આ લેક્ચરમાં આપણે મુખ્યત્વે ARM પ્રોસેસરમાં હાજર પાઇપલાઇન સુવિધાઓ વિશે વાત કરીશું કારણ કે પાઇપલાઇનીંગનો ખ્યાલ તમારામાંના કેટલાક માટે નવો હોઈ શકે છે તેથી હું પાઇપલાઇનના મૂળભૂત કન્સેપ્ટને સમજાવવામાં થોડો સમય ફાળવીશ પછી હું ખૂબ ટૂંકમાં કહીશ કે ARM પ્રોસેસરમાંની પાઇપલાઇન કેવી દેખાય છે અને તેમાંથી શું પ્રાપ્ત થવાની અપેક્ષા છે પાઇપલાઇનનો ઉપયોગ કેમ કરવો તમને તેમાંથી શું ફાયદા થાય છે પાઇપલાઇનિંગ એટલે શું મૂળભૂત રીતે પાઇપલાઇનિંગ એ ઓવરલેપ્ડ એક્ઝેક્યુશન માટેની એક પદ્ધતિ છે જ્યારે તમે કહો છો કે આપણે અમુક કાર્યો કરી રહ્યા છીએ સામાન્ય રીતે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તેને પૂર્ણ કરીએ અને પછી આગળના કાર્યથી પ્રારંભ કરીએ પાઇપલાઇનીંગમાં ખ્યાલ એ છે કે તમે પ્રથમ કાર્ય સમાપ્ત કરો તે પહેલાં આપણે બીજા કાર્ય સાથે પ્રારંભ કરીએ આપણે બીજા કાર્યને સમાપ્ત કરીએ તે પહેલાં જ આપણે ત્રીજું કાર્ય શરૂ કરીએ તેથી કાર્યોના જુદા જુદા ભાગો ઓવરલેપ્ડ ફેશનમાં સમાંતર થઈ શકે છે આપણે એક એવી ગણતરીને પાર્ટીશન કરીએ છીએ કે જે K પેટા ગણતરીઓ અથવા સ્ટેજીસની સંખ્યામાં કરવામાં આવે છે તો પછી ખૂબ જ નોંધપાત્ર ગતિ શક્ય છે આપણે મહત્તમ k સુધી જોઈશું પરંતુ ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે આપણે k ના ફેક્ટર દ્વારા કિંમત વધારી રહ્યા નથી ઠીક છે આપણી પાસે k સંખ્યાબંધ પ્રોસેસર્સ હોઈ શકે છે જે સ્વાભાવિક રૂપે આપણે k જેટલી ઝડપી ગતિ આપશે આપણે તે કરી રહ્યા નથી ખર્ચમાં થોડા વધારાથી આપણે k ની ગતિની નજીક પહોંચી શકીએ છીએ હાલના સંદર્ભમાં આપણે ઇન્સટ્રક્શન એક્સેકયુશન વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ પાઈપલાઈનિંગનો ઉપયોગ પ્રોસેસિંગના અન્ય ડોમેન્સ માં પણ ગાણિતિક ઓપરેશન્સ દરમિયાન ડેટાના વેક્ટરની મેમરી એક્સેસ દરમિયાન વગેરેમાં થઈ શકે છે પરંતુ હાલના સંદર્ભમાં ઇન્સટ્રક્શન એક્સેકયુશન હોવાથી આપણે જેની ચિંતા કરીએ છીએ તે જ આપણે વધારે વિગતવાર જોઈશું નહીં ચાલો પહેલા કન્સેપ્ટ સમજીએ આપણે એક વાસ્તવિક જીવનનું ઉદાહરણ લઈએ છીએ જેનો કમ્પ્યુટર સાથે કોઈ લેવાદેવા નથી ધારો કે આપણે કેટલાક કપડા ધોવા માંગીએ છીએ ધારો કે મેં એક મશીન M બનાવ્યું છે જે એક પછી એક ત્રણ વસ્તુઓ કરી શકે છે ધોવે સૂકા કરે અને ઇસ્ત્રી કરે હું મશીનને કાપડ આપું છું તે તેને ધોઈ નાખશે તેને સૂકવશે તેને ઇસ્ત્રી કરશે અને કપડાને ઇસ્ત્રી કરેલ સ્વરૂપમાં આઉટપુટ આપશે ચાલો ધારીએ કે આખી વસ્તુ માટે જરૂરી કુલ સમય T છે સચિત્ર રીતે હું તેને આની જેમ બતાવીશ મારી પાસે મારું મશીન છે જે ધોવા સૂકવવા અને ઇસ્ત્રી કરવા માટે છે કુલ સમય લેવામાં આવેલો T તેથી જો મારી પાસે N નંબરની સંખ્યામાં કપડાં છે તો પછી જરૂરી સમય N x T હશે ચાલો હવે માની લઈએ કે એકદમ જટિલ મશીનને બદલે જે બધું કરી શકે છે ચાલો હું આ મશીનને ત્રણ નાના ટુકડાઓમાં વહેંચું છું ત્રણ સરળ મશીનો એક જે ફક્ત ધોઈ શકે છે એક ફક્ત સૂકવી શકે છે અને એક ફક્ત ઇસ્ત્રી કરી શકે છે સ્વાભાવિક રીતે મૂળ મશીનની તુલનામાં આનો ત્રણ વખત ખર્ચ થશે નહીં આ સસ્તું હશે ચાલો બીજી ધારણા કરીએ શરૂઆતમાં કુલ સમય T હતો ચાલો કહીએ કે આ સમય માટેનો દરેક સમય T3 T3 અને T3 છે જેથી કુલ સમય હજી પણ T રહે આપણે આગળની સ્લાઈડમાં જોઈશું કે N નંબર જેટલા કપડાં પર પ્રક્રિયા કરવા માટેનો કુલ સમય ફક્ત 2 N T 3 રહેશે જો N ખૂબ મોટો છે તો આ 2 અવગણના કરી શકાય છે અને તમે તેને અંદાજિત કરી શકો છો NT 3 તેથી મને 3 ગણી વધારે ગતિ મળે છે પરંતુ મેં 3 ગણા વધારે ચૂકવવાની જરૂર નથી હું સરળ મશીનોનો ઉપયોગ કરી રહ્યો છું આ પાઇપલાઇનનો ખ્યાલ છે ચાલો આ ડાયાગ્રામને એનિમેટેડ સ્વરૂપમાં જોઈએ પ્રથમ કાપડ ધોવા માટે આવે છે આમાં T 3 સમય લાગશે તે ધોવા સાથે સમાપ્ત થયા પછી આ કાપડ સૂકવવા માટે જઈ શકે છે અને જ્યારે કાપડ 1 સૂકવવા આવે છે ત્યારે મશીન W ફરી મુક્ત થાય છે W કાપડ 2 થી પ્રારંભ કરી શકે છે આગળનું પગલું કાપડ 1 ઇસ્ત્રી કરવા માટે આવે છે કાપડ 2 સુકવવા આવે છે કાપડ 3 ધોવા માટે આવે છે અને આ રીતે તેથી તમે જોશો કે તમામ મશીનો ભરાઈ ગયા પછી દરેક T 3 સમય એક કાપડ બહાર આવશે પહેલાં દરેક વખતે T સમય પર એક કપડું બહાર આવતું હતું તેથી હું અસરકારક રીતે ૩ ગણી ગતિ મેળવી રહ્યો છું પાઇપલાઇનિંગ પાછળ આ આવશ્યક વિચાર છે પ્રોસેસર પાઇપલાઇનમાં ખ્યાલને વિસ્તૃત કરવા આપણે હવે પ્રોસેસરની ગતિ વધારવા માંગીએ છીએ માની લો મારી પાસે CPU છે અને હું તેને k વખત ઝડપી બનાવવા માંગું છું મારી પાસે બે વિકલ્પ છે હું આ CPU ની k નકલો ખરીદી શકું છું અને k ઇન્સટ્રક્શન્સ પેરેલલ ચલાવી શકીએ છીએ વૈકલ્પિક રીતે હું એક્ઝેક્યુશનને પાઇપલાઇનના k સ્ટેજમાં વહેંચી શકું છું જેમ મેં કીધું તેમ ઇન્સટ્રક્શન્સ પાઇપલાઇનની ફેશનમાં ધોવા સૂકવવા ઇસ્ત્રી કરવી તે રીતે એક્સેક્યૂટ કરવામાં આવશે ત્યાં પણ તમે k ટાઇમ સ્પીડઅપની અપેક્ષા રાખી શકો છો વૈકલ્પિક 1 માં કિંમત પણ k સમય ઉપર જશે કારણ કે તમારે આ CPU ની k નકલો ખરીદવી પડશે વૈકલ્પિક 2 એ ગણતરીને k સ્ટેજમાં વિભાજિત કરવાનું છે પછી અહીં તમે હાર્ડવેરને k દ્વારા ગુણાકાર કરી રહ્યાં નથી તેના બદલે તમે તેને k ટુકડામાં વિભાજીત કરી રહ્યાં છો પરિણામે ખર્ચમાં નજીવો વધારો થશે પરંતુ આ કરવા માટે તમારે થોડી બફરિંગ ની જરૂર છે કપડાંનો પહેલાંનો દાખલો લો જ્યારે પ્રથમ કાપડ ધોવાનું સમાપ્ત થાય છે ત્યારે તમે તેને સૂકવવા માટે આપવા માંગો છો તમારે તેને વચ્ચે વચ્ચે ક્યાંક રાખવું જ જોઇએ જેથી તમે આગલા કપડાંને ધોવા માટે સ્વીકારી શકો મશીનો વચ્ચે બફર અથવા ટ્રે હોવી આવશ્યક છે આ એવી વસ્તુ છે જેને બફરિંગ આવશ્યકતાઓ કહેવામાં આવે છે ઇન્સટ્રક્શન પાઇપલાઇન માટે પણ અમને સ્ટેજીસ વચ્ચે કેટલાક રજિસ્ટર અથવા લેચીસ ની જરૂર છે જે પહેલાના સ્ટેજના પરિણામને અસ્થાયી રૂપે સંગ્રહિત કરવામાં આવશે જેનો ઉપયોગ આગળના સ્ટેજ દ્વારા પ્રક્રિયા માટે કરવામાં આવશે જો તમે આ રજિસ્ટરનો ઉપયોગ કરતા નથી તો પછીનો સ્ટેજ જઈ શકે છે અને આ મૂલ્યમાં સુધારો કરી શકે છે તેથી આગળના સ્ટેજમાં તેના કારણે થોડી ખોટી ગણતરી થઈ શકે છે સામાન્ય રીતે k સ્ટેજ પાઇપલાઇન આની જેમ દેખાય છે ત્યાં K નંબર જેટલા સ્ટેજીસ S1 S2 થી લઈને Sk સુધી લેચ અથવા રજીસ્ટર સાથે દરેક જોડીના સ્ટેજની વચ્ચે હશે જ્યારે પણ કોઈ સ્ટેજ તેની ગણતરી પૂર્ણ કરે છે ત્યારે તે ડેટાને આ લેચમાં સંગ્રહિત કરશે અને તે આગામી સ્પર્ધામાંથી ડેટા તેના ઇનપુટ લેચમાં લેશે જો આ લેચ ન હતી તો પછી જ્યારે આગામી ગણતરી ચાલુ છે આ ઇનપુટ બદલવાનું ચાલુ કરશે તેથી આ ગણતરી ખોટી થઈ શકે છે આ તે કેવી રીતે કાર્ય કરે છે ચાલો સામાન્ય અર્થમાં પાઇપલાઇનની ગતિ અને એફીશ્યિન્સીની ઝડપી ગણતરી કરીએ આપણે અગાઉ ધોવાનાં ઉદાહરણ માટે ગણતરી બતાવી ચાલો આપણે કહીએ કે tau એ પાઇપલાઇનનો ક્લોક પીરિયડ છે જેનો અર્થ છે કે દરેક tau નો સમયનો ડેટા એક તબક્કેથી બીજા તબક્કે ફરે છે અને ti એ સર્કિટ માટેનો ટાઇમ ડિલે છે જે ત્યાં Si સ્ટેજ છે અને લેચમાં ડિલે dL છે મહત્તમ સ્ટેજમાં ડિલે શું હશે જુઓ આ t1 છે આ t2 છે આ t3 છે તેથી પાઇપલાઇનનો સૌથી ધીમો સ્ટેજ તે નિર્ધારિત કરશે કે મહત્તમ ગતિ શું છે કે જેના દ્વારા આપણે ડેટાને શિફ્ટ કરી શકીએ છીએ કારણ કે આ સૌથી ધીમો સ્ટેજ અવરોધ બની જશે તેથી maxtti ચાલો આપણે તેને taum કહીએ તે મહત્તમ ડિલે છે અને તેના માટે આપણે લેચ ડિલે dL પણ ઉમેરવું પડશે તેથી taum dL એ તમારી ક્લોક પીરિયડ tau હશે હવે પાઇપલાઇન ફ્રિક્વન્સી 1 tau હશે જો તમે દરેક ક્લોકમાં એક પરિણામ બહાર આવે તેવી અપેક્ષા રાખતા હોવ તો એ પાઇપલાઇનનું મહત્તમ થ્રુપુટ f હશે આ ધારણાથી ચાલો આપણે ઝડપી ગણતરી કરવાનો પ્રયાસ કરીએ આપણે ડેટાના N સેટ્સ પર પ્રક્રિયા કરવા માટેના કુલ સમયની ગણતરી કરીએ છીએ tau એ મારો ક્લોક પીરિયડ છે હવે પાઇપલાઇન ભરવા માટે k 1 ક્લોકસ આવશ્યક છે ત્યાં k સ્ટેજીસ છે તેથી મારે k 1 ક્લોકસની જરૂર છે એવા સ્ટેજ પર પહોંચવા માટે જ્યાં બધા k સ્ટેજીસ કોઈ વસ્તુ પર કામ કરે છે તે પછી પ્રત્યેક tau સમયે એક નવું પરિણામ પેદા થશે તેથી x tau એ પાઇપ ભરવાનો પ્રારંભિક સમય હશે અને પછી આઉટપુટ પેદા કરવા માટે આ N x tau જોઈશે N ડેટા સેટ્સ પર પ્રક્રિયા કરવા માટેનો આ કુલ સમય હશે હવે જો આપણી પાસે સમકક્ષ નોન પાઇપલાઇનવાળા પ્રોસેસર છે જો તમે તે સમયેના લેચ ડિલે ને અવગણશો તો કુલ સમયનો અંદાજ N x k x tau તરીકે લઈ શકાય છે તેથી એક પાઇપલાઇનમાં સ્પીડઅપ Sk અમને મળી રહ્યું છે જેમ જેમ N ખૂબ મોટું થાય છે તેમ આ Sk એ k પાસે આવે છે તેથી મોટી સંખ્યામાં ડેટા માટે કે તમે પાઇપલાઇન પર પ્રક્રિયા કરી રહ્યાં છો તમારું સ્પીડઅપ k સ્ટેજીસ જેટલા સંખ્યાબંધ સ્ટેજીસની નજીક હશે આ એક મહત્વપૂર્ણ પરિણામ છે હવે બીજો એક શબ્દ છે જેને આપણે પાઇપલાઇન એફીશ્યન્સી તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ પર્ફોમન્સ કેટલું આઇડિયલ મૂલ્યની નજીક છે ઠીક છે આ Sk આપણે હમણાંથી ગણતરી કરી છે k દિશા તરફ જાય છે તેથી ત્યારે પાઇપલાઇન મહત્તમ એફીશ્યન્સી પર સંચાલિત થાય છે જો હું તેના દ્વારા ભાગું તો k k રદ થઈ શકે છે તેથી મને એક ફેક્ટર મળે છે આ હું વાસ્તવિક પાઇપલાઇન એફીશ્યન્સી તરીકે વ્યાખ્યાયિત કરી શકું છું તેથી તે ક્યારેય 100 રહેશે નહીં કદાચ તે 90 એફીશ્યન્સી માં કાર્ય કરે છે અને બીજો શબ્દ જે અલબત્ત છે તે વર્તમાન સંદર્ભમાં તે મહત્વનું નથી જેને પાઇપલાઇન થ્રુપુટ કહેવામાં આવે છે એકમ સમય દીઠ પૂર્ણ થયેલ ઓપરેશન્સની સંખ્યા ઓપરેશન્સની કુલ સંખ્યા N છે અને લેવાયેલ સમય Tk છે જો તમે તેને ભાગો છો તો તમને એક એક્સપ્રેસન મળશે આ પાઇપલાઇન થ્રુપુટ છે આ એક ખૂબ જ વિશિષ્ટ પ્લોટ છે જે હું બતાવી રહ્યો છું ટાસ્કની સંખ્યા વિરુદ્ધ k ના વિવિધ મૂલ્યો માટે સ્પીડઅપ ચાલો કહીએ k 4 તમે જોશો કે ટાસક્સની સંખ્યામાં વધારો થાય છે ગતિ ઝડપી વધે છે અને 4 ની ખૂબ નજીક આવે છે k 8 માટે તે 8 ની નજીક આવે છે અને તેથી પર અહીં મેં 256 બતાવ્યું છે તમને ખરેખર થોડો ખ્યાલ આવે છે કે ખરેખર શું થઈ રહ્યું છે હવે ARM પર આવીને હું વિગતોમાં જતો નથી કારણ કે આ કોઈ કોર્ષ નથી જ્યાં હું કમ્પ્યુટર આર્કિટેક્ચર શીખવું છું તેના બદલે હું તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ARM ઇન્સટ્રક્શન પાઈપલાઈનનો ઉપયોગ કરે છે જો મારી પાસે k સ્ટેજ પાઇપલાઇન છે તો હું k ટાઇમ્સ સ્પીડઅપની અપેક્ષા કરી શકું છું ARM7 આર્કિટેક્ચરમાં આ એક વિશિષ્ટ પ્રોસેસર TDMI છે ત્યાં ત્રણ સ્ટેજીસ છે ફેચ ડીકોડ કરો અને એક્સેક્યૂટ જો બાકીનું બધું બરાબર છે તો આપણે ઇન્સટ્રક્શન એક્સેકયુશનની બાબતમાં લગભગ 3 ગણું સ્પીડઅપ મળવાની અપેક્ષા છે એ જ રીતે ARM9 પાસે 5 સ્ટેજ પાઇપલાઇન ફેચ ડીકોડ એક્ઝેક્યુટ મેમરી રાઇટ છે આપણે કેટલીક નાની વસ્તુઓ જોઈ શકીએ છીએ ડીકોડની અંદર રજિસ્ટર મૂલ્યો પણ વાંચવામાં આવે છે જે પણ રજિસ્ટર આવશ્યક છે એક્ઝેક્યુટ દરમિયાન બેરલ શિફ્ટર પણ કાર્યરત છે ALU ઓપરેશન્સ પણ હાથ ધરવામાં આવી છે મેમરી એક્સેસ અહીં કરવામાં આવે છે રાઇટ દરમ્યાન પરિણામો રજિસ્ટર બેંકમાં પાછા લખે છે તેથી તે અહીં કરવામાં આવે છે અને ARM7 માટે આ બધું એક્ઝેક્યુટ દરમિયાન કરવામાં આવ્યું હતું રજિસ્ટર રીડ શિફ્ટ ALU રજિસ્ટર રાઇટ બધું એક્ઝેક્યુટમાં કરવામાં આવ્યું હતું પરંતુ ARM9 માં તમે પાઇપલાઇનને વધુ વિસ્તૃત અને વધુ ફ્લેક્સિબલ બનાવી રહ્યા છો તેથી અહીં સ્પીડઅપ મહત્તમ 5 થઈ શકે છે હું અહીં એક વાતનો ઉલ્લેખ કરવા માંગું છું કે k ની આ સ્પીડઅપ વિશે હું વાત કરી રહ્યો છું તે એક આદર્શ ગતિ છે પાઇપલાઇન તેની પૂર્ણ ગતિમાં કાર્યરત હોય ત્યારે તમે મેળવી શકો છો તે સ્પીડઅપ છે પરંતુ કેટલીક વાર કોઈ કારણોસર તમે પાઇપલાઇનને સંપૂર્ણ ગતિએ ચલાવી શકતા નથી તે કિસ્સાઓમાં સ્પીડઅપ k કરતા ઓછી થશે હું એક ઉદાહરણ આપી રહ્યો છું ધારો કે કેટલીક ઇન્સટ્રક્શન્સ છે જે ચલાવવામાં આવી છે અને ચાલો આપણે કહીએ કે આ બધી ADD ઇન્સટ્રક્શન્સ છે અને ત્યાં એક જટિલ મલ્ટિ રજિસ્ટર સ્ટોર ઇન્સટ્રક્શન છે તેથી તેને મલ્ટિપલ ક્લોક સાઇકલ્સની જરૂર પડશે વિચાર એ છે કે સામાન્ય રીતે બધું એક ક્લોકમાં સમાપ્ત થાય છે પરંતુ STR ઇન્સટ્રક્શન માટે શું થઈ શકે છે કે આ ગુલાબી રંગીન બોક્સને ખરેખર મલ્ટિપલ સાઇકલ્સની જરૂર પડી શકે છે તેનો અર્થ શું છે મલ્ટિપલ સાઇકલનો અર્થ અહીં છે તમે આગલી સૂચનાને ડીકોડ કરી શકતા નથી સિવાય કે તે એક્ઝેક્યુટ સમાપ્ત ન કરે ત્યાં સુધી તમે તેને ડીકોડ કરી શકતા નથી તેથી અહીં થોડો ડિલે થશે કારણ કે તેને મલ્ટિપલ સાઇકલની આવશ્યકતા છે આવા વિલંબને સ્ટોલ્સ તરીકે ઓળખવામાં આવે છે અમે તેમને સ્ટોલ સાઇકલ્સ કહીએ છીએ સ્ટોલ સાઇકલ એટલે કેટલાક સાઇકલ્સનો વ્યય થાય છે તમે અહીં જુઓ છો કે પ્રથમ ઇન્સટ્રક્શન પૂર્ણ થઈ છે બીજી ઇન્સટ્રક્શન અહીં પૂરી થઈ ત્રીજી ઇન્સટ્રક્શન અહીં ચોથી ઇન્સટ્રક્શન અહીં પરંતુ આ ડિલેને કારણે આ ઇન્સટ્રક્શન અહીં સમાપ્ત થવાની હતી પરંતુ તે મોડું થઈ ગયું માત્ર આ જ નહીં ત્યારબાદની બધી ઇન્સટ્રક્શન્સ ડિલે થઈ અને વચ્ચે આવી ઘણી ઇન્સટ્રક્શન્સ આવી શકે છે તેથી આવી દરેક ઇન્સટ્રક્શન માટે કેટલાક સ્ટોલ સાઇકલ દાખલ કરવામાં આવશે અને એકવાર સ્ટોલ આવે ત્યારે જ્યાં સુધી ઇન્સટ્રક્શન પાઇપલાઇનમાંથી બહાર ન આવે ત્યાં સુધી બધી ઇન્સટ્રક્શન્સ દ્વારા આ સ્ટોલ ચલાવવામાં આવશે આવા કિસ્સાઓ પાઇપલાઇનની મહત્તમ ઓપરેશનલ ગતિને ધીમું કરી શકે છે અમે ARM7 ARM9 અને ARM10 પાઇપલાઇન્સનું સંક્ષિપ્ત આપ્યું છે પાઈપલાઈન હઝાર્ડ કરીને કંઈક છે ત્યાંની ડેટા પરાધીનતા હોઈ શકે છે કે શું તમે આગળની ઇન્સટ્રક્શનને ચલાવી શકો કે નહીં ઘણાં આર્કિટેક્ચરલ સમસ્યાઓ છે જે પાઇપલાઇનને તેની મહત્તમ ગતિથી સંચાલિત કરવાથી રોકી શકે છે સ્ટોલ ઇન્સટ્રક્શન્સ આને કારણે થઈ શકે છે એક ઉદાહરણ મેં જટિલ ઇન્સટ્રક્શન્સને લીધે આપ્યું હતું પરંતુ અન્ય કારણો હોઈ શકે છે ત્યાં ડેટા હઝાર્ડ તરીકે ઓળખાતી પરિસ્થિતિઓ છે સ્ટ્રક્ચરલ હઝાર્ડ હોઈ શકે છે કંટ્રોલ હઝાર્ડ હોઈ શકે છે જે ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે તેના વિવિધ ક્રમને કારણે અને જમ્પસ અને બ્રાન્ચીસ જેવી કેટલીક ઇન્સટ્રક્શન્સ તમને સ્ટોલ સાઇકલ દાખલ કરાવી શકે છે આ બધા પાઇપલાઇનને મહત્તમ ક્લોકની ફ્રિક્વન્સી પર કાર્ય કરતા અટકાવે છે ફક્ત એક બીજી વાત તમને જણાવી દઇએ કે આ ARM7 પ્રકારની આર્કિટેક્ચરમાં 3 સ્ટેજ પાઇપલાઇન છે ચાલો આપણે કહીએ કે જ્યારે કોઈ ઇન્સટ્રક્શન એક્સેક્યૂટ ના ફેજ પર પહોંચે છે ત્યારે તમને યાદ છે કે મેં તમને કહ્યું હતું કે બધી ઇન્સટ્રક્શન્સ 32 બીટ ઇન્સટ્રક્શન્સ છે અને તમારી મેમરી બાઇટ એડ્રેસેબલ છે તેથી જો પ્રથમ ઇન્સટ્રક્શન મેમરી સ્થાન 100 માં સંગ્રહિત થાય છે તો પછીની ઇન્સટ્રક્શન મેમરી સ્થાન 104 માં સંગ્રહિત કરવામાં આવશે આગામી સ્થાન 108 સ્થાન પર સંગ્રહિત કરવામાં આવશે કારણ કે દરેક ઇન્સટ્રક્શન ને 4 બાઇટ્સની આવશ્યકતા રહેશે મુદ્દો એ છે કે જ્યારે કેટલીક ઇન્સટ્રક્શન ચલાવવામાં આવે છે ત્યારે PC હંમેશા 8 બાઇટ્સ આગળ રહેશે તમે તેમાં 4 ઉમેરો કારણ કે તમે આ મેળવશો દરેક ઇન્સટ્રક્શન મેમરી એડ્રેસમાં 4 ઉમેરશે અને PC એ એક વિશેષ રજિસ્ટર છે જે આગળની ઇન્સટ્રક્શનનું એડ્રેસ હંમેશાં મેળવવા માટે સંગ્રહિત કરે છે જ્યારે તમે આ ઇન્સટ્રક્શન મેળવશો ત્યારે આ વર્તમાન ઇન્સટ્રક્શન વત્તા 8 નો PC હશે કારણ કે વર્તમાન ઇન્સટ્રક્શન અહીં છે જો આપણે તેમાં 4 ઉમેરીશું તો અમે આગળની ઇન્સટ્રક્શન મેળવીશું જો આપણે તેમાં 8 ઉમેરીશું તો અમે આગળની ઇન્સટ્રક્શનની બાજુમાં હોઈશું અહીં તમે હંમેશાં આગળની ઇન્સટ્રક્શનની બાજુમાં આવતા હોવ કારણ કે ત્યાં ત્રણ તબક્કા છે તેથી જ PC હંમેશા 8 બાઇટ્સ આગળ હોય છે કારણ કે જ્યારે તમે અહીં પહેલેથી બે વખત વધારાની PC ચલાવો છો ત્યારે તે હંમેશાં 8 બાઇટ્સ આગળ હોય છે જેથી જ્યારે તમે મેળવશો ત્યારે તમારે તે મુજબ ગોઠવવું જોઈએ અને તે મુજબ લાવવું જોઈએ આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ હવે પછીનાં લેક્ચરમાં આપણે રજિસ્ટર ઓર્ગનાઇઝેશન વિવિધ એક્ઝેક્યુશન મોડ્સ વગેરેના સંદર્ભમાં ARMની કેટલીક અનન્ય સુવિધાઓ જોઈશું આ વિશે આપણે આગામી લેક્ચરમાં ચર્ચા કરીશું